આજનું લેક્ચર મૂળભૂત રીતે અગાઉના લેક્ચરનું સતત છે અગાઉના લેક્ચરમાં આપણે બોલ્ટ કનેક્શનનો ઉપયોગ કરીને બેટન સિસ્ટમની ડિઝાઇન માટેના એક ઉદાહરણમાંથી પસાર થયા છીએ હવે એ જ ઉદાહરણ અમે વેલ્ડ કનેક્શનનો ઉપયોગ કરીને હાથ ધર્યું છે વેલ્ડ કનેક્શનના કિસ્સામાં બેટનની ઊંડાઈ કેવી રીતે બદલાશે તે દર્શાવવામાં આવશે અને પછી વેલ્ડની લંબાઈ કેવી રીતે વહેંચવામાં આવશે અને વેલ્ડનું કદ કેવી રીતે પ્રાપ્ત થશે તે બાબતોની ચર્ચા કરવામાં આવશે આ ઉદાહરણ દ્વારા તેથી પ્રથમ ભાગ હું ખૂબ જ ઝડપથી પસાર કરીશ અને અગાઉના વર્ગમાં જે કંઈપણ છે તે પુનરાવર્તન હું ઝડપથી પસાર કરીશ અને પછી વેલ્ડ કનેક્શન જેની હું ચર્ચા કરીશ તેથી ઉદાહરણ સમાન છે 10 મીટર લાંબી બેટન કોલમ 1150 કિલો ન્યૂટનનો પરિબળ ભાર વહન કરે છે કૉલમ સ્થિતિમાં સંયમિત છે પરંતુ બંને છેડાની દિશામાં નથી બેક ટુ બેક ચેનલ વિભાગોનો ઉપયોગ કરીને બિલ્ટ અપ કોલમ ડિઝાઇન કરો આ સામાન્ય છે અને હવે વેલ્ડ કનેક્શનનો ઉપયોગ કરીને બેટન પ્લેટ ડિઝાઇન કરે છે તેથી આ ભાગમાં આવતા પહેલા હું ઝડપથી બેટન પ્લેટોની ડિઝાઇનમાંથી પસાર થઈશ કારણ કે બેટન પ્લેટોની ડિઝાઇનમાં અમુક પરિમાણો બદલવા જોઈએ જે આપણે જોઈશું અને પછી આપણે આ પર આવીશું તેથી ખૂબ જ ઝડપથી જો આપણે ત્યાંથી પસાર થઈશું તો તે 10000 મિલીમીટર જેટલું જ જોવા મળશે લોડ 1150 કિલો ન્યૂટન છે તેથી જરૂરી વિસ્તાર આપણે ચોક્કસ ડિઝાઈન કમ્પ્રેસિવ સ્ટ્રેસ ધારણ કરીને શોધી શકીએ છીએ એટલે કે 125 MPa પછી આ વિસ્તાર હાંસલ કરવા માટે આપણે પ્રયાસ કરી શકીએ છીએ ISMC 350 સાથે જેની સંબંધિત મિલકતો આપવામાં આવી છે આ તે જ છે જેની આપણે અગાઉના વર્ગમાં ચર્ચા કરી છે હવે આપેલ વિસ્તાર આ છે અને L દ્વારા અમે શોધી શકીએ છીએ અને અમે અસરકારક પાતળી તપાસ કરી શકીએ છીએ જે બેટનના કિસ્સામાં 10 ટકા વધુ છે તે ઠીક છે કે નહીં અને આ કિસ્સામાં અમે તે અસરકારક તાકાત વિશ્લેષણ જોઈ શકીએ છીએ જે તમે 80 53 જાણો છો જે 180 કરતા ઓછું છે તેથી તે બરાબર છે અને આ પાતળી સમસ્યા માટે અને જો હું સ્ટીલનો 250 ગ્રેડ હોય તો અમે fcd મૂલ્ય શોધી શકીએ છીએ તેથી fcd મૂલ્ય અમને 135 2 મળ્યું અને લોડ વહન ક્ષમતા પરિણામે આપણે 1451 કિલો ન્યૂટન શોધી શકીએ છીએ જે 1200 કિલો ન્યૂટન કરતાં વધારે છે તેથી પસંદ કરેલ વિભાગ આપણે જે પણ પસંદ કર્યું છે તે બરાબર છે હવે આપણે બે ચેનલો વચ્ચેનું અંતર શોધવાનું છે તેથી જો આપણે બે ચેનલો બેક ટુ બેક આપીએ તો અમારે અર્થ પૂરો પાડવાની જરૂર છે આપણે અંતર એવી રીતે પ્રદાન કરવું પડશે કે yy દિશા વિશેની જડતાની ક્ષણ અને zz દિશા વિશેની જડતાની ક્ષણ સમાન બની જાય તેથી આને સરખાવીને હું 218 જેટલું અંતર શોધી શકું છું જ્યારે અમે અંતર 220 mm આપ્યું છે તેથી એકવાર અંતર નક્કી થઈ જાય હવે અમે ડિઝાઇનર બેટન માટે જઈ શકીએ છીએ તેથી કલમ 7 7 3 મુજબ આપણે બે બેટન વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ કે C C અમે શરત પરથી શોધી શકીએ છીએ કે C બાય રાય 0 7 લેમ્બડા કરતાં 1595 મિલીમીટર જેટલું ઓછું હોવું જોઈએ અને સી બાય ry 50 mm કરતા ઓછા આપણે 1415 મીલીમીટર શોધી શકીએ છીએ તેથી અમે આમાંથી ઓછું પ્રદાન કરી શકીએ છીએ જેથી અમે બેટન સ્પેસિંગને 1400 mm બરાબર માની શકીએ તો હવે આપણે બેટનનું પરિમાણ શોધવા જઈશું તેથી ક્લોઝ 7 2 3 મુજબ એન્ડ બેટન માટે આપણે આ 220 2 માં cyy જે 270 mm છે તેટલી એકંદર ઊંડાઈ શોધી શકીએ છીએ તેથી એકંદર ઊંડાણ આપણે શોધી શકીએ છીએ બોલ્ટ મેમ્બર એટલે બોલ્ટ કનેક્શનના કિસ્સામાં યાદ રાખો કે અમારે અસરકારક ઊંડાઈમાંથી એકંદર ઊંડાઈ શોધવાની હતી તેથી અસરકારક ઊંડાઈ એ એક્સ્ટ્રીમ બોલ્ટની વચ્ચેનું એક્સ્ટ્રીમ અર્થ સેન્ટરથી સેન્ટર વચ્ચેનું અંતર છે 2e એકંદર ઊંડાઈ સમાન છે પરંતુ વેલ્ડ કનેક્શનના કિસ્સામાં અમને જરૂર નથી તેનો અર્થ એ છે કે એકંદર ઊંડાઈ અને અસરની ઊંડાઈ સમાન હશે કારણ કે ત્યાં કોઈ કિનારી અંતર નથી તેથી અહીં એકંદર ઊંડાઈ 270 બની રહી છે જો તમને યાદ છે કે અગાઉનો કેસ તે ઘણો ઊંચો હતો તો એકંદર ઊંડાઈ વધુ હતી તેથી એકંદર ઊંડાઈ h ઓછી છે તેથી જરૂરી જાડાઈ પણ ઓછી થઈ રહી છે તેથી 220 બાય 50 એટલે કે 4 4 તેથી અમે 6 મીમી બરાબર એ જ રીતે પ્રદાન કરી શકીએ છીએ તેથી બોલ્ટ કનેક્શનની સરખામણીમાં બેટનની ઊંડાઈ અને બેટનની જાડાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે ચાલો ઓવરલેપિંગ આપીએ ધારો કે આ એક કૉલમ વિભાગ છે અને અમે ચોક્કસ બેટન પ્રદાન કરી રહ્યા છીએ કહો કે અમે અહીં બેટન પ્રદાન કરીએ છીએ તેથી આ ઓવરલેપિંગ અંતર છે હવે આ ઓવરલેપિંગ ડિસ્ટન્સ અમે ધારી શકીએ છીએ કે અમે ફ્લેંજ્સ પર 70 mm ઓવરલેપ ઓફ બેટન આપી રહ્યા છીએ અને આ ઓવરલેપિંગમાં આપણે તપાસવું પડશે કે ઓવરલેપ 4t કરતા વધારે હોવો જોઈએ એટલે કે 24 4 માં t એટલે કે 6 mm અહીં t 6 mm હતો તેથી આપણે 24 mm ગણીએ છીએ તેથી બેટનની લંબાઈ હવે 220 2 માં 70 થઈ જશે 220 એ બે ચેનલના વિભાગ વચ્ચેનું અંતર છે તેથી આ 360 બની રહ્યું છે તેથી બેટન પ્લેટનું કદ 360 બાય 270 બાય 6 બનશે હવે આપણે બોલ્ટ કનેક્શન સાથે સરખામણી કરીએ છીએ જે આપણે જોઈ શકીએ છીએ બેટનનું કદ લંબાઈ ઊંડાઈ અને જાડાઈના સંદર્ભમાં ઘણું ઓછું થઈ રહ્યું છે ત્રણ બાબતો યોગ્ય રીતે ઘટાડી રહી છે જેથી જ્યારે અમે બેટન મેમ્બરને વેલ્ડ કનેક્શન આપવા જઈ રહ્યા હોઈએ ત્યારે અમે વેલ્ડ કનેક્શન માટે ઓછી કિંમત હાંસલ કરી શકીએ છીએ હવે ઇન્ટરમીડિયેટ બેટન પરના કિસ્સામાં આપણે એનો અર્થ કરીશું કે 220 2 ના 3 ચોથા ભાગને cyy માં ગણીશું તેથી તે 201 6 બની રહ્યું છે જે 200 કરતાં વધુ છે તેથી આપણે એકંદર અંતર 220 mm તરીકે કહી શકીએ તો આ કિસ્સામાં બેટનના પરિમાણોની વિગતો આ પ્રમાણે હશે કે 360 બાય 220 બાય 6 તેનો અર્થ એ છે કે આપણે જાડાઈ સમાન રાખીએ છીએ કારણ કે એકંદર ઊંડાઈ તેટલી બદલાતી નથી અને લંબાઈ પણ એટલી જ રાખી રહી છે માત્ર એકંદર ઊંડાઈ આપણે ઘટાડી છે હવે ડિઝાઇન પ્રક્રિયા તેથી ડિઝાઇન પ્રક્રિયા જેમ કે આપણે અગાઉ અહીં ગણતરી કરી છે તેમ પણ આપણને સમાન તીવ્રતા મળશે જેમ કે 2 5 ટકા કોમ્પ્રેસિવ ફોર્સ ડિઝાઇન ફોર્સ હશે તો ટ્રાંસવર્સ તમને 28750 ન્યૂટન હવે લોન્ગીટ્યુડીનલ શીયર મળશે જે આપણે આ ફોર્મ્યુલામાંથી મેળવી શકીએ છીએ જે VC બાય NS છે જ્યાં C બેટન્સ વચ્ચેના અંતરની બરાબર છે જે 1400 mm છે જેની અમે અગાઉ ગણતરી કરી છે આ કિસ્સામાં બેટનના સમાંતર પ્લેનની સંખ્યા 2 છે અને S એ ધ્રુવ બોલ્ટ અથવા વેલ્ડ ગ્રૂપના સેન્ટ્રોઇડ વચ્ચેનું લઘુત્તમ ટ્રાંસવર્સ અંતર છે જે 220 2 થી 50 છે તેથી S અમારી પાસે છે તે આપણે 320 બરાબર વિચારી રહ્યા છીએ તેથી Vl ને આપણે NS દ્વારા VC ગણી શકીએ તેથી 62891 અને ક્ષણ પણ આપણે 2N દ્વારા VC શોધી શકીએ તેથી 10 06 માં 10 થી 6 ન્યૂટન મિલીમીટરની શક્તિ તો આ બોલ્ટ કનેક્શનના કિસ્સામાં આપણે જે ગણતરી કરી છે તે જ છે હવે આપણે તપાસ કરીશું તેથી તપાસ કરવાથી પણ આપણે જોઈ શકીએ છીએ કે શીયર સ્ટ્રેસ આવી રહ્યું છે શીયર ફોર્સને ક્રોસ સેક્શનલ એરિયા 270 દ્વારા 6 દ્વારા વિભાજિત કરવામાં આવે છે તેથી આ 38 82 MPa બની રહ્યું છે જે 131 22 MPa કરતા ઓછું છે તેથી તે બરાબર છે એ જ રીતે બેન્ડિંગ સ્ટ્રેસ આપણને 6mm બાય 3d સ્ક્વેર મળી રહ્યો છે જે 138 MPa છે અને પરવાનગી 227 MPa છે તેથી તે સુરક્ષિત છે અને તે જ રીતે મધ્યવર્તી બેટન માટે આપણે તપાસવું પડશે તેથી મધ્યવર્તી બેટન માટે સ્ટ્રેસ શીયર સ્ટ્રેસ 47 આવી રહ્યો છે જે 131 કરતા ઓછો છે અને બેન્ડિંગ સ્ટ્રેસ 207 આવી રહ્યો છે જે 227 કરતા ઓછો છે તેથી તે બરાબર છે તેથી તાણના દૃષ્ટિકોણથી મધ્યવર્તી બેટન અને એન્ડ બેટન બરાબર છે હવે આપણે કનેક્શનની ડીઝાઈન માટે જઈએ છીએ તે કનેક્શન બરાબર કરીએ છીએ તેથી જો આપણે કનેક્શન કરીશું તો આપણે જોઈશું કે આ કોલમ મેમ્બર છે જ્યાં 70 મીમી લંબાઈ ઓવરલેપ થયેલ છે અને અમે ચારે બાજુઓમાં વેલ્ડ કનેક્શન આપી રહ્યા છીએ તેથી હવે મારે Izz અને Iyy ને શોધવાનું છે અહીં જેમ હું ચારેય બાજુઓ પ્રદાન કરું છું તેથી cg અંતર આ લંબાઈ અને આ લંબાઈની બરાબર મધ્યમાં હશે તો Izz જો મને મળે તો હું Izz શોધી શકું છું 70 માં t ઘન બાય 12 70t આ મૂલ્યમાં 220 220 બાય 2 સંપૂર્ણ ચોરસ 2 માં 2 છે તો 70 in t ક્યુબ બાય 12 ar સ્ક્વેર ઇન 2 t 220 ક્યુબ બાય 12 ઇન 2 ઓકે હવે હું આ મૂલ્યની અવગણના કરી શકું છું t ક્યુબ ઘણું ઓછું હશે t એ વેલ્ડની ગળાની જાડાઈની જાડાઈ છે અહીં t એ વેલ્ડની ગળાની જાડાઈ છે તેથી જો હું આ મૂલ્યની અવગણના કરું કારણ કે તે નગણ્ય છે તો હું Izz નું મૂલ્ય 346 87 માં 10 થી 4 t મિલીમીટરથી 4 સુધી શોધી શકું છું તેવી જ રીતે Iyy મૂલ્યની પણ ગણતરી કરી શકાય છે તેથી Iyy મૂલ્ય 2 માં t માં 7 હશે ક્યુબ બાય 12 220 ટી ક્યુબમાં 12 220 ટી ક્યુબમાં 70 બાય 2 આખા ચોરસમાં 2 તો 70 ક્યુબ બાય 12 એટલે કે Iyy અને કોન્સ્ટન્ટ એટલે t 70 ક્યુબ બાય 12 આ એક 220 t ક્યુબ બાય 12 આ એક ar સ્ક્વેર અને 2 છે કારણ કે બે બાજુઓ છે તેથી ફરીથી અહીં પણ હું આ મૂલ્યની અવગણના કરી શકું છું કારણ કે ગળાની જાડાઈ t અન્ય પરિમાણની તુલનામાં ઘણી ઓછી છે તેથી Iyy મૂલ્યની ગણતરી 59 62 માં 10 થી તે 4 t મિલીમીટરથી 4 તરીકે કરી શકાય છે તેથી Iyy મૂલ્ય અમે આ રીતે ગણતરી કરી છે હવે વેલ્ડના આત્યંતિક છેડે વિકસિત તણાવ શોધવા માટે મારે r નું રેડિયલ અંતર શોધવું પડશે જેથી r 220 બાય 2 આખા ચોરસ 70 બાય 2 આખા ચોરસ બનશે કારણ કે જો હું જોઉં તો r હશે r ખૂણા પર હશે તેથી આ કોઈપણ ખૂણો છે કારણ કે બધા ખૂણા સમાન હશે તેથી આ 70 છે અને આ 110 બરાબર છે તો આ 115 બની રહ્યું છે માફ કરશો આ 35 છે 70 બાય 2 તેથી 35 અને આ 110 છે તેથી આ 115 43 મિલીમીટર બનશે અને કોસ થીટા 35 બાય 115 43 થશે જો આ થીટા છે તો કોસ થીટા આ હશે જે 0 3 બની રહ્યું છે તેથી હવે ડાયરેક્ટ શીયર સ્ટ્રેસ જો હું કલમ 10 9 મુજબ સિગ્મા S કહું તો તે શીયર ફોર્સ 62891 હશે જે આપણે વેલ્ડ વિસ્તારના ક્રોસ સેક્શનલ એરિયા દ્વારા અગાઉ ગણતરી કરી છે જેથી તે 2 માં 70 2 માં 220 માં t હશે તેથી આ 108 43 બાય t ન્યૂટન પ્રતિ મિલીમીટર ચોરસ બની રહ્યું છે હવે સિગ્મા b વિરુદ્ધ બેન્ડિંગને કારણે શીયર સ્ટ્રેસ હું શોધી શકું છું જેથી તે m 10 06 માંથી 10 ની ઘાત 6 m બાય Ip Ip બાય r ok હશે તો અહીં Ip બરાબર Izz Iyy બરાબર હશે તેથી Izz 346 87 10 થી 4t Iyy 59 62 માં 10 થી 4 છે તેથી આ જડતાની Ips ધ્રુવીય ક્ષણ બની રહી છે કારણ કે 406 49 માં 10 થી તે 4 માં t મિલીમીટર થી 4 તેથી હું આ સમીકરણમાંથી સિગ્મા b ની કિંમત શોધી શકું છું તેથી જો હું આ સમીકરણ મુકું તો બેન્ડિંગ મોમેન્ટને કારણે સ્ટ્રેસ 10 06 માં 10 થી 6 માં r 115 પોઇન્ટ 43 હશે જેની અમે ગણતરી કરી છે કે Ip દ્વારા વેલ્ડનું અત્યંત અંતર 406 49 છે 10 માં 10 થી 4 માં t તેથી આ 285 67 બાય t ન્યૂટન પ્રતિ મિલીમીટર ચોરસ બની રહ્યું છે તો હવે તાણને જોડો મારે હવે શોધવાનું છે જો હું જોઉં કે મેં આ બિંદુએ શીયર સ્ટ્રેસ સિગ્મા S અને બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા bની ગણતરી કરી છે તો મારે કમ્બાઈન સ્ટ્રેસ બરાબર શોધવાનું છે તો આ બરાબર નથી માફ કરશો આ આના જેવું લંબરૂપ હશે હું ફરી એક વાર દોરું છું કહું કે આ વેલ્ડ કનેક્શન છે અને આ cg છે તેથી આ બેન્ડિંગ સ્ટ્રેસ હશે અને આ શીયર સ્ટ્રેસ હશે હવે આ થીટા છે તેથી આ થીટા હશે તેથી સંયુક્ત તાણ આ સિગ્મા હશે તેથી સિગ્મા r હું સિગ્મા s ચોરસ સિગ્મા b ચોરસ 2 સિગ્મા r સિગ્મા b cos થીટા તરીકે શોધી શકું છું તેથી જો હું મૂલ્ય 108 43 બાય t 285 67 બાય t 2 માં 108 43 માં 285 67 બાય t ચોરસ 0 3 માં મૂકીશ તેથી જો હું ગણતરી કરું તો મને 334 59 બાય t ન્યૂટન પ્રતિ મિલીમીટર ચોરસ મૂલ્ય મળશે તો સંયુક્ત તણાવ કહો પરિણામી સ્ટ્રેસ સિગ્મા આર અમને 334 59 બાય t મળ્યો જે રુટ 3 ગામા mw બાય fu કરતા ઓછો હોવો જોઈએ અને આ મૂલ્ય 410 બાય રુટ 3 હશે જો હું શોપ વેલ્ડનો ઉપયોગ કરું તો 1 પોઈન્ટ 25 ગામા mw 189 4 તેથી આમાંથી હું 1 77 મિલીમીટર t શોધી શકું છું તેથી 1 બિંદુ તરીકે t તેથી વેલ્ડનું કદ હું વેલ્ડનું કદ શોધી શકું છું તેથી વેલ્ડનું કદ 1 77 બાય 0 7 બરાબર હશે તેથી તે લગભગ 3 છે તેથી હું વેલ્ડનું 5 મીમી કદ પ્રદાન કરી શકું છું તેથી S એ વેલ્ડના કદ તરીકે 5 મીમી વેલ્ડ આપો તો આ રીતે હું વેલ્ડ સાઈઝની બરાબર ગણતરી કરી શકું છું હવે હું કરી શકું છું એટલે કે હું ડિટેઈલ ડિઝાઈન એટલે કે તે ડિઝાઈનનો ડાયાગ્રામ આ રીતે જોઈશ તેથી અહીં જો તમે બે ચેનલ વિભાગ વચ્ચેનું અંતર જોશો તો તે અગાઉ 220 ચેનલનું કદ નક્કી કરવામાં આવ્યું હતું હવે h વેલ્ડ વિભાગમાં આપણે 5 mm તરીકે વેલ્ડની 5 mm વેલ્ડ સાઈઝનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આ ઓવરલેપિંગ અંતર છે જે 70 mm છે અને અંતિમ બેટનનું કદ 360 બાય 270 બાય 6 mm છે અને મધ્યવર્તી કદ 360 બાય 220 બાય 6 mm છે અને બે બેટેન્સ વચ્ચેનું અંતર 1400 મીમી બરાબર છે તેથી અને અમે ચાર બાજુ વેલ્ડીંગ આપી રહ્યા છીએ અને ઓવરલેપિંગ 70 mm છે તો આ ઉદાહરણમાંથી આપણે જોયું કે વેલ્ડ કનેક્શનના કિસ્સામાં આપણે ચોક્કસ લઘુત્તમ ઓવરલેપિંગ અંતર જાળવવું પડશે અને એકવાર ઓવરલેપિંગ અંતર નક્કી કરવામાં આવે તેના આધારે આપણે શોધવાનું છે કે વેલ્ડ જોડાણોની જડતાની ક્ષણ શું છે અને zz અને લગભગ yy દિશા વિશે પછી હું જડતાની ધ્રુવીય ક્ષણ શોધીશ હું વેલ્ડ જૂથના cg થી અત્યંત વેલ્ડનું અંતર અને તેના ઝોકનો કોણ શોધીશ પછી હું તે વેલ્ડના શીયર સ્ટ્રેસ અને તે બિંદુના બેન્ડિંગ સ્ટ્રેસને શોધી શકું છું એકવાર મને શીયર સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ મળે ત્યારે હું પરિણામી તાણ શોધી શકું છું અને તે પરિણામી તાણ વેલ્ડની મજબૂતાઈ કરતા ઓછો હોવો જોઈએ જેથી તેમાંથી હું વેલ્ડની જાડાઈ શોધી શકું અને પછી હું વેલ્ડનું કદ શોધી શકું તેથી તે ચોક્કસ ઓવરલેપિંગ માટે અને વેલ્ડની તે ચોક્કસ h ગોઠવણી માટે કદની ગણતરી કરવામાં આવે છે જો હું વેલ્ડની ગોઠવણી બદલું તો હવે કદ અલગ હોઈ શકે છે તેથી મારી પસંદગી પ્રમાણે હું ડિઝાઈન કરીશ જે તે વેલ્ડની સાઈઝ પ્રમાણે હું જે વિચારીશ તેની ગણતરી કરવામાં આવશે અને તે બરાબર આવશે તો આ બધું બોલ્ટ કનેક્શનને ધ્યાનમાં રાખીને વેલ્ડ કનેક્શનને ધ્યાનમાં રાખીને બેટન સિસ્ટમની ડિઝાઇન વિશે છે જેની મેં અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે